કેમ છો બધા સોફ્ટ સ્કીલ તથા વ્યક્તિત્ત્વ વિકાસ ના વર્ગમાં ફરી એક્વાર આપનું સ્વાગત છે હું રવિચંદ્ર્ન NPTEL MOOC IIT Kanpur થી આ કોર્સ તમને આપી રહ્યો છું આ છઠ્ઠા સપ્તાહ નું પ્રથમ યુનિટ છેઅને સમગ્ર પણે આ 26 મું લેસન છે આ તબક્કેમને લાગ્યું કે મારે તમને એક રસપ્રદ અને સંલગ્ન સાથે ઉપયોગી મુદ્દા નો પરિચય કરાવવો જોઇએ અને તે છે Significance of Humour in Communication તોઆ મોડ્યુલ ના આ યુનિટ ની શરુઆત વાતચીત માં રમૂજ ના મહત્ત્વ વિશેના વ્યાખ્યાન થી કરીએ તો આપણે એ જોઇશું કે રમૂજ શા માટેતેનો શું ફાયદો અને કેટલી અસરકારકતા થી આપણે વાતચીત માં તેનો ઉપયોગ કરી શકીએઅને તે શરુ કરતા પહેલાં તમને એ જણાવું કે છેલ્લા વ્યાખ્યાન માં અમે શું કર્યુ હતું છેલ્લાં લેસનની ઝલક અંતિમ વ્યાખ્યાન માં તમે તમને મૂંઝવતા 20 શબ્દો તપાસ્યા હતા અને 30 શબ્દોના યોગ્ય ઉપયોગ વિશે શીખ્યા હતા સહુથી અગત્યનું એ હતું કેમેં તમને વધુ ને વધુ વાક્યો ની પ્રેક્ટિસ કરવાનુંવધુ નિયમો જાણવાનુંતેને તોડવાનુંભૂલો કરવાનું ને ભૂલોમાંથી જ શીખવાનું કહી મારા વ્યાખ્યાનનું સમાપન કર્યું હતુ તમારું અંગ્રેજી સુધારવામેં તમને બે વેબ લિંક આપી હતીએક રોજિંદા લખાણ માટે ની ટિપ્પ્ણી માટે અને બીજી અંગ્રેજી ની પ્રેકટિસ માટે મને આશા છે કે તમે નિયમિતપણે આ સાઇટ જોતા હશોતમારા માં થી કેટલાકે daily writing tips માટે સબસ્ક્રાઇબ પણ કર્યું હશેકારણ તો એ લોકો તમને email કરશે કમ સે કમ એક મૂંઝવતો ખોટી રીતે વપરાતો શબ્દ તો ક્યારેક વ્યાકરણ ની ટિપ્પણી જે તમને અંગ્રેજી ભાષા કૌશલ્ય ને અસરકારક બનાવવામાં ઉપયોગી થશે તોજેમ મેં તમને કહ્યું તેમ હું તમને સદાય માર્ગ બતાવી શકુંપણ અંગ્રેજી કહેવત છે ને કે તમે ઘોડા ને પાણી સુધી લઇ જઇ શકો પાણી તો તેણે જાતે જ પીવું પડે એટલે હું તરસ જગાડી શકુંપણ તે રસ્તા પર ચાલવાનું અને તમારા કૌશલ્ય ને વિકસાવવાનું કામ તો તમે જ કરી શકો આ યુનિટ માં જેમ તમે તમારી વાતચીત માં પ્રગતિ કરો છો તેમ પ્રત્યાયન ની કળા માં પણ પ્રગતિ કરી રહ્યા છો તમારી વાતચીત ને અસરકારક બનાવવા રમૂજ એક અગત્ય નું પરિબળ છે ચાલોઆપણે જોઇએ કે એ કેમ મહત્ત્વનું છેઅને આપણે શું કામ ઉમેરવું જોઇએ સહુ પ્રથમ તોહાસ્ય નો મતલબ કોઇને તમે હસાવી શકો કોઇને કોઇ ટૂચકા કે રમૂજી વાત થી સારા મૂડ માં લાવી શકો બની શકે કે તમે શબ્દની રમત અથવા કોઇ રસપ્રદ અને રમૂજી કિસ્સો વર્ણવો તો તમે રમૂજી છો તમે હાસ્ય પૂરું પાડો છો કમ સે કમ તમે જે કહ્યું કે કર્યું તેનાથી તમે કોઇને ખુશ કર્યા છે હવે જો તમે રમૂજી છો તો તમે હાસ્ય ઉત્પન્ન કરો છો અને તમારી આજુબાજુ ના લોકોને હ્ળવા રાખી શકો છો આમતમે બીજાની ચિંતા ઓછી કરો છો અને તમારી આસપાસ ના લોકોને હ્ળવા રાખો છો રમૂજ શું કામ જીવન માં રમૂજી થવું જરુરી છે કારણકે તે ચિંતા હળવી કરે છે ખુશી માં વૃધ્ધિ કરે છે જે લોકો હસે છે તે લાંબુ જીવન જીવે છે અને આ કહેવત માં સત્ય છે તો તમારા જીવનમાં કોઇ પણ સમસ્યા હોય તેનો એક ઉત્તમ ઇલાજ હાસ્ય છે જે લોકો અણધાર્યા સંજોગોમાં પોતાના ઉપર હસી શકે છે તેઓ લાંબુ જીવન જીવી શકે છે તેનો અર્થ શો છે એટલે જે લોકો પોતા પર હસી શકેતમને બહુ ગંભીરતાપૂર્વક લેવાને બદલેતમે જો તમને સ્વયં ને રમૂજી વ્યક્તિ તરીકે જોઇ શકોએ વ્યક્તિ જે નિષ્ફળ છે જે ઘણી ભૂલો કરે છેઅને પછી પણ જો તમે એ ભૂલો પર હસી શકો તો ખરેખર તમે લાંબુ જીવન જીવી શકો અને ખાસ કરીનેતમે જો આકસ્મિક સંજોગો માં હસી શકોખરેખર જ્યારે બહુ જ તણાવ અનુભવાતો હોયએવી પરિસ્થિતિ માં તમે એમ વિચારી શકો કે આ બધું ક્ષણિક છેજલ્દી થી જતું રહેશેઅને ચિંતાતુર ચહેરો તમને કોઇ મદદ નથી કરવાનોઆ વાત તમને પ્રસન્નતાથી લાંબુ જીવન જીવાડી શકે છે જીવનમાં આપણી પોતાની લાગણી ને જુવોઆપણે દુખદ ક્ષણોને ભૂલી જવા માગીએ છીએઅને ખુશી ના પ્રસંગો યાદ રાખીએ છીએ અને તમે જોશો તો જે લોકોએ તમને દુખી કર્યા અને જે લોકોએ તમને સુખી કર્યાતમે હંમેશા તમને રડાવનાર લોકોને ભૂલી જવા માગો છો સાચી વાત ને અને એ જો તમને યાદ પણ આવી જાયતો તમે એને પાછળ ધકેલી દેશો તમને એને દબાવી દેવા નું ગમશેતમને ફરીથી એ દુખી ક્ષણોને યાદ નથી કરવી પણ એવા લોકોને હંમેશા યાદ કરવા ગમશે જેમણે આપણને હસાવ્યા ક્યારેક તો એ લોકોના જોક યાદ આવે તો પણ હસવું આવી જાય છે તો રમૂજ શા માટે કારણકેસમગ્ર પણે તે હકારાત્મકતા પ્રસારે છે એ તમારા માં તથા બીજા માં રહેલા શ્રેષ્ઠ માનવને બહાર આણે છે યાદ કરો આપણે ભાવનાત્મક બુધ્ધિ ની વાત કરી હતીતમારી રમૂજ પેદા કરવાની શક્તિલોકોને જે હસાવી શકેહળવા કરી શકે અને તે પણ યોગ્ય સમયે તે તમારી ભાવનાત્મક બુધ્ધિ છે તે તમારી લાગણીશીલતા નો પડઘો છે એટલે જે લોકો સારા જોક્સ કહી ને આનંદ આપી શકે છેતેઓને ચબરાક માનવામાં આવે છે અને તે સાચું પણ છે તેઓ કોમેડિયન અથવા સર્કસ ના જોકર જેવા લાગે છે તેઓ કાયમ ખૂબ મજાક કરે છે પણ બહુધા આવા લોકો ખૂબ બુધ્ધિશાળી હોય છે અને તેમની બુધ્ધિ ને કારણે જ તેઓ આવા જોક કહી ને હાસ્ય ઉત્પન્ન કરી શકે છે શું આપણે રમૂજ ને આપણી વાતચીત ની તરાહ બનાવી શકીએ હા ચોક્કસ કારણ લોકોજે વાતચીત ની કળા માં નિપુણ છે તેઓ તેમની વાતચીત માં રમૂજ નો અસરકારક ઉપયોગ કરી શકે છે તે નાટક કરવાનું હોય કે કામ ના સ્થળે લોકો સાથેનો વ્યવહાર તમે ક્યાંય પણ જોજો જેને પ્રભાવક રીતે રમૂજ કરતા આવડે છે તેઓ હંમેશા સફળ થાય છે મહાન નાટ્યકાર શેક્સપિઅર તેના નાટકોમાં લાગણી ને તીવ્ર દર્શાવવા માટે રમૂજ નો યોગ્ય ઉપયોગ કરતો હતો ખાસ કરી ને શેક્સપિઅર નું હેમ્લેટ નાટક જે બહુ જ કરુણ માનવા માં આવે છે એટલા કરૂણ નાટકની અસંગત પરિસ્થિતિમાં પણ કરૂણ ની સાથે વિરોધાભાસી લાગે છતાંં બહુ જ ભયંકર પ્રસંગો પછી તેઓ અચાનક રમૂજ લઈ આવ્યા છે આમ અસંગત પરિસ્થિતિ માંએવા સમયે જ્યારે ખોદકામ કરનારાનિર્દોષ ઓફેલિયા ની કબર ખોદતા હોય ત્યારે જ ભૂત નો પ્રવેશ થાય ઓફેલિયા બહુ જ નિષ્પાપ સ્ત્રી છે પણ તે કોઇ બીજી કરુણ પરિસ્થિતિમાં મરાઇ જાય છે તેનો હેમ્લેટ પ્રત્યે નો પ્રેમઅને ગાંડા થઈ ગયેલ હેમ્લેટ ને જોઇ તેને થયેલી ચિંતા અને તેનું મૃત્યુ હવેકબર ખોદતી વખતે તે લોકો મજાક કરે છે શેક્સપિઅરે આવું શું કામ કર્યુ જો તમે વ્યૂહાત્મક રીતે આ જુવો તો કરુણ અને ભયંકર પળો માં રમૂજ ને દાખલ કરીને એ દર્દ ને હળવું બનાવવાની કોશિશ કરી છે જો તમે દુખ ઉમેરતા જ જાવ તો તે અસહ્ય બની જાય અને નાજુક હ્રદય વાળાનું બ્લડ પ્રેશર વધી જાય તો તેઓ મરી પણ જાય એટલે તેઓ સંજોગોને ગંભીરતા ની બાબત માં ખૂબ વેધક બનાવેઅને સાથે સાથે જ આ નાટ્યકારો રમૂજ દાખલ કરી ને તેને તોડે છે તેવી જ રીતે ટૂચકા અને મજાક ના પ્રસંગો એકવિધતા ને તોડે છે આથી જ પ્રખ્યાત વક્તાઓઅસરકારક શિક્ષકો તેમના વ્યાખ્યાન શુષ્ક અને કંટાળાજનક ન બની જાય તે માટે વિષય ને લગતી રમૂજ એમાં ભેળવી દે છે મને હંમેશા મારા વ્યાકરણ ના શિક્ષક યાદ આવે છેજેઓ હંમેશા વર્ગ ને રમૂજ થકી જીવંત બનાવી દેતા હતાઅને મોટા ભાગની રમૂજ તેઓ જે વાક્ય આપતા હતા તેને લગતી જ રહેતી વાક્યો ને એક્દમ કંટાળાજનક અને એક્ધારા બનાવવા ને બદલે તેઓ અમને મજેદાર વાક્યો આપતા અમે જે રીતે તેનું વિષ્લેષણ કરતા ચર્ચા કરતા તે પણ આનંદદાયક બની રહેતું આમ અમને નિયમો પણ યાદ રહી જતા અને વર્ગમાં મજા પણ આવતી જે કોઇ સામાન્ય શિક્ષક બહુ કંટાળાજનક બનાવી દેત આમરમૂજ એ અસરકારક પ્રત્યાયન માટે વાપરી શકાયપણ તેના ઉપયોગ માં બહુ સાવધ રહેવું જોઇએ મૂળભૂત રીતે ત્રણ સ્તર છેજેમાં તમે રમૂજ નો ઉપયોગ કરી શકો સહુથી સરળ સ્તર સ્મિત તમારા બોજ ને હળવો કરી શકે તેઓ એવું કહે છે કે સ્મિત તમારા ચહેરા ની કિમત વધારી દે છે એટલે જયારે તમે સ્મિત કરો છો તમારા ચહેરાના સ્નાયુઓ હળવા થઇ જાય છે વિક્ટર બોર્ગ ના આ વાક્ય ને જુવો તેઓ કહે છે કે બે વ્યક્તિ ઓ વચ્ચેનું અંતર દૂર કરવાનો સહુથી ટૂંકો રસ્તો સ્મિત છે આમ અજાણી વ્યક્તિઓ ન ઓળખતી વ્યક્તિઓ અથવા જેમની સાથે કોઇ પ્રકાર ની ગેરસમજ થઇ હોય તેમની સાથે પણ વાત શરુ કરતા પહેલાં સ્મિત ની આપલે અંતર ઘટાડી દે છે સરળ સ્તરે સ્મિત અને તેનાથી ઊંચા સ્તરે રડતી વ્યક્તિ ને હસાવવી હસતી વ્યક્તિને પેટ પકડીને ખડખડાટ હસાવવી તે છે તમે જ્યારે પ્રખ્યાત કોમેડિયન ચાર્લી ચેપ્લિન કે લોરેલ અને હાર્ડી ની કોમેડી કે કાર્ટૂન જુવો છો ત્યારે એવું જ કરો છો ખડખડાટ હસો છો તો ક્યારેક પેટ પકડી ને હસો છો અને કોઇક વાર રડો છો જ્યારે તમે એવું કરો છો ત્યારે રમૂજ સારી છે તંદુરસ્ત છે અસરકારક છે અને હકારાત્મક છે આ એવી રમૂજ છે જે હું ઇચ્છું છું કે તમે કેળવો કંઇક એવું કે જે તંદુરસ્ત છે જે સારું છે જે અસરકારક છે અને જેના થકી વિધાયક પરિણામ મેળવી શકાય છે પણ નીચેના સ્તર પર પણ તમે રમૂજ નો ઉપયોગ કરી શકો છો જો કે તે કોઇ પર કટાક્ષ કરવો હોય કોઇની મજાક ઉડાવવી હોય કોઇને સતાવવા હોય કોઇની અપૂર્ણતા કે પંગુતા પર હસવા કોઇના શારિરીક બંધારણની મજાક ઉડાવવી હોય જેમ કે કોઇ બહુ જાડું હોય કે બહુ પાતળું અને તેવી જ રીતે બહુ ઊંચુ કે બહુ નીચું હોય આમવ્યક્તિ ની કાયા પર શારિરીક બંધારણ પર અથવા તેની જાતિધર્મ કે કોઇ પણ વ્યક્તિગત વસ્તુ જે નકારાત્મક હોય તેની મજાક ન કરવી જોઇએ જ્યારે તમે સંવાદ માં રમૂજ નો ઉપયોગ કરવાની શરૂઆત કરો છોત્યારે આ ભયસ્થાન નો ખ્યાલ રાખજોકારણ તમે જ્યારે સ્મિત નો ઉપયોગ કરો છો તો જેમ પહેલા કહ્યું તેમ તે અંતર ઘટાડે છે પણ કટાક્ષયુક્ત જોકસ હંમેશ માટેનું અંતર ઉભું કરી દે છે તમે સમજો છો કે એ એક મજાક છેઅને તમે બીજાની સામે કોઇ ની મશ્કરી કરો છો અને તે વ્યક્તિ એવું અનુભવે છે કે તમારી નજરમાં તેનું માન ઉતરી ગયું છે પછી થી તે વ્યક્તિ ક્યારેય તમારી સાથે વાત નહી કરે તો મહામૂલી જિંદગી લૂંટાઇ જાયઠીક છે પણ તમે અયોગ્ય રીતેનીચલા સ્તરે કોઇ વ્યક્તિ પર કરેલા જોકસ ને કારણે મોંઘી મિત્રતા કે સંબધો બરબાદ થઇ જાય છે એટલેતમારે સહુએ જે ધ્યાન માં રાખવાનુ છે તે એ કે જો તમે "smile" કરી શક્તા હોય તો"smile"કરવું અને સરળતાથી લોકોને હસાવવા ઉપર ના સ્તરે તેમને હસાવોપણ નીચલા સ્તરે જઇ કોઇને ખરેખર ઉતારી પાડવાનો પ્રયત્ન કરો અને લોકોને અફ્સોસ થાય તેમ કરશો તો તમે એકલા જ્ર રહી જશો કદાચ કોઇ વિકૃત લોકો નો સમૂહ તમારી સાથે જોડાય અને કોઇની મજાક ઉડાવેપણ કોઇની સાથે આવું કરવું તે ઉપહાસ ને પાત્ર છેસારું નથી તેથી આવી વ્યક્તિ ને ટાળવી હવે જો તમે એમ પૂછતા હોય કે હું આ રમૂજ વિકસાવી શકું તો એનો મજાનો જવાબ એ છે કે આપણે તેને વિકસાવવાની જરુર નથીતે લઈને જ આપણે જન્મ્યા છીએતે કઇંક આપણા જન્મસિધ્ધ અધિકાર જેવું છે આમ આપણે બધા પોતિકી હાસ્યવૃત્તિ લઈને જ જન્મ્યા છીએ આપણી પાસે હાસ્ય નો શુદ્ધ સ્વાદ છે તમે તાજાં જન્મેલા બાળક ને જુવો તે કેવું મીઠું હસે છે અને તે કેટલું સાંસર્ગિક છે આપણે જ્યારે તેને જોઇએ છીએ તે આપણામાં ઉત્સાહ જગાડે છે

આમઆપણે બાળક ની જેમ જીવનની તાજગી અનુભવીએ છીએ અને બાળક શું કરે છે તે સ્મિત કરે છે તમારી પ્રશંસા કરવા તેની પસંદગી દર્શાવવા હૂંફ અનુભવવા તે હસે છે બધી હકારાત્મક લાગણી તે માત્ર હસીને દર્શાવે છે તમે એવું પણ જોશો કે બાળક ઉંઘ માં પણ હસતું હોય છે તે એના આરામદાયક હોવા ની ખુશ હોવાની બીજી નિશાની અને ઉંઘ માં આવતા સ્વપ્ન પણ તેને ખુશ રાખે છેએટલે તે સાબિત થાય છે કે હાસ્ય એ આપણી અંદર વણાઇ ગયેલુંછે આપણા બધા પાસે એનો જન્મજાત સ્વાદ છે માત્ર આપણે તેને વિનંતિ કરવાની જગાડવાની જરુર છે શું કામ કારણ જેમ જેમ આપણે મોટા થતા જઇએ છીએ તેમ યુવાની ની તાણ અનુભવીએ છીએઆપણે પરિપક્વ થતા જઇએ છીએ કામનો બોજો અનુભવીએ છીએ જેમ આપણને સમયની ખેંચ પડતી જાય છે તેમ સમય નું વ્યવસ્થાપન કરવા માં બે છેડા ભેગા કરવા માં આપણે બેવકૂફ જેવા મંદ ઉત્સાહ વાળા થઇ જઇએ છીએ જાણે કોઇ દિવસ હસ્યા જ ન હોય આપણા ચહેરા ગંભીર અને ચિંતાતુર બની જાય છે અને તેને નિવારવા મોજીલા બનવા પ્રયત્ન કરવા પડે છે તો આ હાસ્ય કઈ રીતે કેળવી શકાય જો તમે કામ ના બોજા હેઠળ તે ગુમાવી દીધું હોય જે લોકો આનંદી છે તેમનો સંપર્ક કરો દિવસ માં એક વખત તો મળવું જ તેવો સંકલ્પ કરો કોફી પીતી વખતે થોડા ટૂચકા ભલે તે મસ્તીભર્યા હોય કોઇ લુચ્ચાઇ વગરના કોઇની કૂથલી અથવા નકારાત્મક વાત કરવા નહી બલ્કિ એવી ઘણી વસ્તુઓ કે જેના પર હસી શકાય જેની જીવનમાં પ્રશંસા કરી શકાય તોએવા પ્રકારનું હાસ્ય જો તમે તમારા મિત્રો સાથે વહેંચી શકો અને એવા મિત્રો કે સાથીદાર તમે શોધી શકો કે દિવસ માં એક વાર તેની પાસે જઈ શકો અને એક બીજા ને હસાવી શકો તે સિવાય પણ એવા લોકો છે જે ટેલિવિઝન પર કાર્ટુન અથવા કોમેડી પ્રોગ્રામ જોઇને પોતાની રમૂજ વૃત્તિ જાળવી રાખે છે પોતે જોયેલા કેટલાક રસિક કિસ્સાઓ મિત્રો ની સાથે વહેંચે છે આમ પણ તમે રમૂજ વૃત્તિ કેળવી શકોખાસ કરીને જ્યારે તે તમારામાં નિષ્ક્રિય થઇ ગઇ હોય બીજી એક સારી વાત જે ડોક્ટરો પણ સૂચવે છે તે એ કે જો તમે હાસ્યના કાર્યક્રમો જોઇ શકતા હોય સાંભળી શકતા હોય અને લોકો સાથે વાત કરતી વેળાએ તમે ભરપુર હસી શકતા હોય તો તમને રાત્રે શાંતિની નિંદ્રા આવશે તો એવું કરવાની કોશિષ કરો તે તમને ખૂબ આરામદાયક ઉંઘ આપશે તમે તાજગીભર્યા ઉઠશો અને તમારી પાસે બધા અધૂરા રહેલા કામ અને પ્રવૃત્તિ ઓ ને ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ધાર હશે તમે નવા પડકાર ઝીલવા સક્ષમ હશો અને આમ એક ઉત્સાહનું વર્તુળ રચાઇ જશેએટલે પથારી માં સૂતા પહેલાં 15 મિનિટ કે અર્ધો કલાક તમે લોકો સાથે જે વાત કે ચર્ચા કરી હોય જેમાં તમે ખરેખર હસ્યા હોયતે ફરીથી હસો તેના શું ફાયદા છે ફરી એક્વાર નોંધી લો કે હાસ્ય તમને તંદુરસ્ત રાખે છેએટલે તે શ્રેષ્ઠ દવા છે અને તમે જ્યારે હસો છો ત્યારે તમે મુક્તપણે સહેલાઇથી શ્વાસ લઈ શકો છો તોઆમહાસ્ય તમારી શ્વસન ક્રિયા ને વધારે છેઅને જેમ મેં કહ્યું તેમ તમારા મોઢા ના સ્નાયુઓ આરામ અનુભવે છેજ્યારે તમે હસો છો ત્યારે હાસ્ય તમારા લોહી ના પરિભ્રમણ ને વધારે છે લોહી ના પરિભ્રમણ ને કારણે તમે ચેતન અનુભવો છો અને તેથી આપોઆપ તમારો તનાવ ઓછો થઈ જાય છે અને સમગ્રપણે જોઇએ તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત થઇ જાય છે રમૂજ એક રીતે તમારી ચિંતા ઓછી કરે છે જ્યારે તમે તાણ અનુભવો શક્ય હોય તો કોઇ ને શોધી કાઢો જે જોક્સ દ્વારા તમને હળવા કરી શકે તો તમારી ગંભીરતા ઓછી થશે ક્યારેક અચાનક કોઇ અણધારી જગ્યાએ અણધાર્યા સંજોગો માં તે ઉત્પન્ન થઇ જાય છે મને એક મજાનો કિસ્સો યાદ આવે છે જ્યારે હું અમેરિકા માં ક્યાંક મુસાફરી કરતો હતો બહુ જ ઠંડી હતી શિયાળા ની સવાર હતી અને બહુ જ વહેલી ફ્લાઇટ હતી એરપોર્ટ પણ ખૂબ ઠંડું હતુ લોકોને બહુ જ ઠંડી લાગી રહી હતી અને ઉડાણ રદ થતા હતા બહાર પડી રહેલા બરફ ને કારણે લોકો ચિંતા માં હતા અને પરિસ્થિતિ દુખદ હતી ઉડાણનો સમય સતત બદલાતો હતો મોડો થતો હતો અથવા રદ થતો હતો તેથીહું પણ મારી ફ્લાઇટ માટે ચિંતા માં હતો કે હું તે પકડી શકીશ કે નહી કારણકે હું એક છેડા પર હતો અને મારે બીજા છેડા પર જવાનું હતું એટલે તેની ચિંતા માં આંટા મારી રહ્યો હતો અને પછી મારે સુરક્ષા તપાસ માટે જવાનું હતું તેના રસ્તા માં સામેથી કોઇ અધિકારી આવી રહ્યો હતો અને રસ્તો સાંકડો હતો તેથી મેં વિચાર્યુ કે મારે તેને જગ્યા આપવી જોઇએ એટલે હું જરા આ બાજુ ખસ્યોએ જ પળે તે પણ આ બાજુ જ ખસ્યો પછી હું બીજી બાજુ ખસ્યો તો તે પણ એ જ બાજુ ખસ્યો બીજી વખત મેં આ બાજુ જવાની કોશિષ કરી તો એણે તરત જ કહ્યું ચાલો આપણે નૃત્ય કરીએ જે ક્ષણે તે બોલ્યો કે આપણે નૃત્ય કરીએ હું ખડખડાટ હસી પડયો અને અટકી ગયો મેં કહ્યું મને લાગે છે કે તમારે પહેલા જવું જોઇએ અને તે જતો રહ્યો હવે આ ક્ષણે મેં એવું વિચાર્યું જ નહોતું કે તે આવું કંઇ કહેશે મારું મગજ ફ્લાઇટ પકડવા ના વિચાર થી જ ઘેરાયેલું હતું એ જ આશા માં કે મારી ફ્લાઇટ મોડી ન થાય હવે હું પ્લેન માં બેસી ગયોફરી અંદર ના લોકો પણ જેમ કે એરહોસ્ટેસ એમાંની કોઇ બહુ જ મજાકિયા સ્વભાવની હતી પ્લેન વહેલી સવારના સાત વાગ્યા નું હતું અને લોકો ઉંઘ માં હતાઅને હું પ્લેન નિયતપણે જશે કે નહીં તેની ચિંતા માં હતો અને એ ગંભીરતા માં પણ લોકો સમયાનુરુપ મજાક કરી વાતાવરણને હળવું બનાવી રહ્યા હતા અમેરિકામાંકેટલીક ફ્લાઇટ એવી હોય છેજેમાં તમે જાવ અને પસંદગી અનુસાર સ્થાન મેળવી લો તમને કોઇ સિટ ફાળવવામાં ન આવે હું આવી જ એક ફ્લાઇટ માં ચડી રહ્યો હતો અને પછી અંદર ગયો હું આગલી હરોળ જોઇ શકતો હતો લોકો ટોળે વળી ગયા હતા અને આગળની લાઇન માં બેસવાની કોશિષ કરી રહ્યા હતા અને એરહોસ્ટેસે પાછળ થી એક જાહેરાત કરીતેણે કહ્યું કે પ્લેન પહેલા પાછળની બાજુએ થી ઉતરશેએટલે હું બધા યાત્રિકો ને વિનંતિ કરું છું કે થોડી સિટ પાછળ ની બાજુમાં પણ ભરી દો જે રીતે તેણે કહ્યું કે પ્લેન પહેલાં પાછળની બાજુએ ઉતરશે બધા લોકો હસી પડયા હવે જે રીતે લોકો આગળની લાઇનમાં સિટ મેળવવા ની કોશિષ કરી રહ્યા હતા અને કેટલાક બીજી બાજુ વળી રહ્યા હતા તે સમયે રમૂજનો આ વિચાર તે માહોલ ની ગંભીરતા અને યાત્રિકોની તાણ ઓછી કરી રહ્યો હતો રમૂજ તમને વ્યવસાય ની કે વ્યક્તિગત લેવડદેવડ માં સફળ બનાવે છે કોઇ પણ પ્રકાર નું પ્રત્યાયન હોય વ્યક્તિ નું વ્યક્તિ સાથેનું કે અનેક ની સાથે નું એ સહુ માં મુલાકાત માં આગળના અભ્યાસક્રમ માં મેં ઘણો સમય મુલાકાત લેવા માં ગાળ્યો છે તેમાના કેટલાક જો તમે જોયા હોય તો મેં તેમાં રમૂજ થકી કે ટૂચકા દ્વારા પરિસ્થિતિ ને હળવી કરવા ની ક્ષમતા પર ખૂબ ભાર મૂક્યો છે જો તમે કોઇ પણ પ્રકાર ની રમૂજ કરી શકો જો તમે લોકોને હસાવી શકો તો તેઓ તમારામાં એક પ્રકાર ના હળવા હ્રદય ના વ્યક્તિ ને નિહાળશે જે આમ તો વ્યક્તિત્વ માં છુપાયેલી છે તમારો કારકિર્દી નો આલેખ જોઇએ તો તમે ઘણું પ્રાપ્ત કર્યુ છે અને તમે ખૂબ અભ્યાસુ રહ્યા છો અને એવું બધું એમ લાગે છે કે તમે એક ગંભીર પ્રકાર ની વ્યક્તિ છો પણ પછીયોગ્ય સમયે કરેલી રમૂજ પેનલના સભ્યોને સ્મિત કે હાસ્ય આપી શકેઅને તે તમે જે મેળવવા ની કોશિષ કરો છો તે જીતાડી આપે તમે જ્યારે લોકો ને હસાવી શકો છો ત્યારે ખરેખર તો લેવડ દેવડ માં તમે જીતી જાવ છો પછી તે વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક તોવાતચીતમાં એ સફળતા ની ચાવી છે તમે બજારમાં કોઇ વસ્તુ ના ભાવતાલ કરતા હોય તો પણ જો તમે સામે વાળી વ્યક્તિ ને હસાવી શકો કે તેના મુખ પર મલકાટ આણી શકો તો તમે ખરેખર જ સામે વાળી વ્યક્તિ નું મન જીતી લીધું છે અને તે વ્યક્તિ ને તમારી બાજું કરી લીધી છેપછી તે ભાવ ઓછા કરી આપે કે કંઇ ફાયદો કરાવી આપે છે કારણ તમે તે વ્યક્તિ ને ખુશ કરી દીધી છે આમવિનિમય ની બાબત માં એ વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક તમે જીતી જશો મારી વાત કરું તોજો કે હું નથી જાણતો કે એ કેટલું સત્ય છે પણ સામાન્ય રીતે એવું કહેવાય કે લોકો જે એક્બીજાને પસંદ કરે છે ધંધા ના ભાગીદાર તરીકે કે જીવનસાથી તરીકે આંતરિક સંબંધો તો એ સ્તર થી જ નક્કી થાય છે કે તેઓએ એક્બીજાને જોક્સ કે ટૂચકા કહીને કેટલા ખુશ કર્યા છેએકમેક ને સમજીને અન્યોન્ય ને કેટલા સુખી કર્યા છે કોઇ પણ સ્થિતિ માં સાથે હસીને કેટલો આરામ આપ્યો છે એટલેજો તમે કોઇ વ્યક્તિ ને હસાવી શકો છોતો તમે બાજી જીતી ચૂક્યા છો તમે વિનિમય માં જીતી ગયા છો પણ હું આમ કહું છું એનો અર્થ એ નથી કે અન્ય વ્યક્તિ ને હસાવવા ના ઇરાદાપૂર્વક પ્રયત્ન કરવા અને પછી તેઓ ને લાગે કે તમે કોઇ કપટ કરી રહ્યા છો તે બહુ જ સહજ અને ત્વરિત હોવા જોઇએ કોઇ નિર્દેશ કરવા માટેકોઇ સંદેશ આપવા માટે રમૂજ નો ઉપયોગ કરો કારણ જે પરિસ્થિતિ માં થી તમે પસાર થઈ રહ્યા છો ત્યાં રમૂજ તમને એ યાદ રાખવા માટે અને કોઇ સદેશ કહેવા માટે ઉપયોગી થશે હું જ્યારે પાછું વળીને જોવું છુ તો બાળપણ થી આજ સુધી હાસ્ય ની કોઇ વાર્તા હું ક્યારેય ભૂલ્યો નથી મને તે હંમેશા યાદ રહી છે કારણ હું આ વાર્તાઓ માં ખૂબ હસ્યો છું અને તે વાર્તાઓ બીજા ને કહી ને તેમને પણ ખૂબ હસાવ્યા છે એક સરસ મજાની વાર્તા અને એક નાનકડો પ્રસંગ કહીને હું આ વ્યાખ્યાન નું સમાપન કરીશ મને તે વારંવાર સાંભળવાની મજા આવી છે અને મેં મારા વિદ્યાર્થીઓ અને મિત્રો સાથે તે વહેંચી છે

આ એક ભારતીય દેડકા ની વાત છે તમારા માંથી થોડા લોકોએ જુદા સ્વરુપે સાંભળી પણ હશેપણ મને તો એનું શીર્ષક Indian frog બહુ ગમે છેજે ખરેખર ભારતીય માનસિકતા ની વાત કરે છે હું સંદેશ ની વાત કરું તે પહેલાવાર્તા શું છે વાર્તા એક શિક્ષક ની છે જે કેટલાક પ્રયોગો કરવા માગતા હતા ખાસ કરીને શિક્ષક જીવ વિજ્ઞાન ના હોવા થી તેને કેટલાક દેડકાઓ ની જરુર હતીતેમનું પૃથ્થકરણ કરી તેના અંગો નો અભ્યાસ કરવો હતો તેથી તેમણે થોડા દેડકા વિદ્યાર્થી ઓ ને આપ્યા તેમને જાણવા મળ્યું કે એક સ્થાનિક વેપારી પાસે દેડકાઓ નો મોટો સંગ્રહ છેઅને તે જોઇએ તેટલા દેડકા આપી શકે તેમ છે તેમણે એને બોલાવ્યો અને પૂછ્યું જો એની પાસે બધા વિદ્યાર્થી ઓ માટે 300 દેડકા હોય તોવેપારી એ કહ્યું કે હાહું આપી શકીશ પણ એ તો કહો કે તમને કયા પ્રકાર ના દેડકા જોઇએ છે શું તમને અમેરિકન દેડકા કે ચાઇનીઝ દેડકા જોઇએ છે કે ભારતીય દેડકા અને પછી તે ઘણાં પ્રકાર ના દેડકા ની વાતો કરવા લાગ્યો સ્વાભાવિક રીતે શિક્ષક તો મૂંઝાઇ ગયા અને તેમણે કહ્યું કે મને તો ખબર જ ન હતી કે દેડકાના આટલા બધા પ્રકાર હોય છે મેં વિચાર્યુ કે દેડકા તો દેડકા જ હોય ને ત્યાં વેપારીએ કહ્યું કે તમે શા માટે મારી દુકાન પર આવીને જોઇ નથી લેતા એટલે સહજ કુતૂહલથી શિક્ષક તેના ગોદામ પર ગયા જ્યાં તેણે દેડકાઓનો સંગ્રહ કર્યો હતો દેડકાઓને જુદા જુદા ખોખા માં રાખવામાં આવ્યા હતા અને તેની ઉપર ચિઠ્ઠિ લગાવેલી હતી અમેરિકન દેડકો ચાઇનીઝ દેડકો અને ભારતીય દેડકો હવે શિક્ષકે એક વિચિત્ર વસ્તુ ની નોંધ કરી કે અમેરિકન દેડકા ના બોક્સ ને બે ઢાંકણા થી સિલ કરવામાં આવ્યું હતું ચાઇનીઝ દેડકા ના ખોખા ને પણ બે ઢાંકણા થી બંધ કરેલું હતું જ્યારે તેઓ ભારતીય દેડકા ના ખોખા પાસે આવ્યા તો એ ખુલ્લું જ હતું અને નીચેના ભાગ ને બે વખત સિલ કરવામાં આવ્યો હતો હવે શિક્ષક ફરીથી મૂંઝાયાતેમણે વેપારી ને પૂછ્યુંઆમાં ફરક શું છે બધા એક્સરખા લાગે છે વેપારીએ કહ્યું તેઓ એક્સરખા ચપળ છે પણ થોડો ફરક છે શિક્ષકે પુછ્યું કે તમે આ અમેરિકન દેડકા અને ચાઇનીઝ દેડકા પર ઢાંકણા રાખ્યા છે અને તેમને સખત રીતે પકડી રાખ્યા છે વેપારીએ જવાબ આપ્યો કેઅરેઆ અમેરિકન અને ચાઇનીઝ દેડકાઓ બહુ ચંચળ હોય છે તેઓ સતત કૂદકા માર્યા કરે છે એટલે તેમને અટકાવવા મારે ઢાંકણા બંધ કરી દેવા પડે છે જેથી તેઓ કૂદકા મારી ને બહાર ન નીકળી જાય અમે તેમને નાના કાણાં માં થી ઓક્સિજન પહોંચાડીએ છીએ પણ કૂદકા મારીને બહાર આવવા દેતા નથી ફરી શિક્ષક ને નવાઇ લાગીતેમણે પૂછ્યુંતો ભારતીય દેડકા નું શું શું તેઓ અમેરિકન અને ચાઇનીઝ દેડકા ની જેમ ચપળ નથી શું તેઓ કૂદતા નથી તેણે કહ્યું ચોક્કસ તેઓ કૂદી શકે તો તમે ઉપર નો ભાગ સાવ ખૂલ્લો કેમ રાખ્યો છે શું તેઓ બહાર નહી આવી જાય તેનો જવાબ આપતા વેપારીએ કહ્યુંતમે ભારતીય દેડકાઓને જાણતા નથી શિક્ષકે પૂછ્યુશું તમને ખબર છે જો એક દેડકો કૂદકો મારે તો બીજો તેને નીચે ખેંચી લેબીજો દેડકો કૂદકો મારે તો કોઇ બીજો એને ખેંચી લે એટલે કોઇ રીતે આ દેડકાઓ બહાર આવી ન શકે આ માનસિકતા ને કારણે જ અમે તળિયા ને બે ઢાંકણાથી સખત રીતે બંધ કર્યુ છે જેથી તેઓ તળિયું તોડી ને બહાર ન આવી શકે તો આ બહુ મજેદાર વાર્તા છે આ વાર્તા મને મારા શિક્ષકો એ કહી છે અને તમને એટલા માટે કહી કે તમે એ પ્રકાર ની ભારતીય માનસિકતા ન કેળવો જ્યારે કોઇ વ્યક્તિ તેના જીવનમાં આગળ આવવા માગે દા ભાષા ની પ્રવાહિતા કે વાતચીત કેળવી ને કોઇ આગળ આવવા માગે તો તેની મજાક ન ઉડાડવી જોઇએ તમારે એને ઉતારી ન પાડવી જોઇએ આ સમજાવવા માટે શિક્ષકે આ વાર્તા કહી જે આજ સુધી મને યાદ છે અને હું વિદ્યાર્થીઓને કહુ છું કારણ તમે જુઓ તો આ વાર્તા માં હાસ્ય વણાયેલું હતું જે રીતે રસપૂર્વક એનું વર્ણન કરવામાં આવ્યુ બીજા બધા દેડકાઓના બોક્સ ઉપરથી ઢાંકેલા હતા જ્યારે ભારતીય દેડકાઓના બોક્સનું તળિયું સિલ કરવામાં આવ્યું અને ઢાંકણ ખૂલ્લું રાખવામાં આવ્યુ જો તેઓ કૂદકો મારે તો બીજા એને ખેંચી લે તો એ જ દર્શાવવાનું કે તમે પેલી વ્યક્તિ જેવા ન થતા કદાચ એવું કરવાની શરુઆત કરો તો આ વાર્તા યાદ રાખજો ભારતીય દેડકા જેવા ન બનતા માનસિકતાને બદલો કોઇ ને જીવનમાં આગળ આવવા માગતી કોઇ પણ વ્યક્તિ ને મદદ કરજો ચાલો આ વ્યાખ્યાનનું બે પ્રખ્યાત લેખકોના સરસ અવતરણ થી સમાપન કરું જેમાના એક છે બિલ કોસ્બિબન્ને એ રમૂજ વિશે વાત કરી છે બિલ કોસ્બિ કહે છે રમૂજ થકી તમે જીવનના કેટલાક અસહ્ય પ્રહારોને હળવા બનાવી શકો છો એક્વાર તમને હાસ્ય મળી જાય પછી ગમે તેટલી કરુણ પરિસ્થિતિ માં પણ તમે ટકી જશો તો એ કહેવા શું માગે છે જીવન ઘણી વાર તમે ન સહી શકો તેવા આઘાત આપે છે તમને ગમે કે ન ગમે એક બહુ જ કરુણ આઘાતજનક પરિસ્થિતિ માં ફસાઇ જાવ પણ પછી જો તમે કોઇ રમૂજભરી સ્થિતિ શોધી શકો તમે તમારી જાત ને રમૂજી બનાવી શકો તમે સ્વયં ને હળવી ક્ષણો ની વચ્ચે ગોઠવી શકોતો ગમે તેટલા ખરાબ સંજોગો માં પણ બચી જશો એ તમારા દુખને હળવું કરશે ઊંચકી લેશે અને પછી ચાર્લ્સ ડિકેન્સએક બહુ જ પ્રખ્યાત નવલકથાકાર તે પણ કંઇક એવું જ કહે છેપણ તે કઈ રીતે બહુ હકારાત્મકપણે પ્રભાવક બની શકે અને બીજા ને બદલી શકે તેઓ કહે છેસમગ્ર વિશ્વ માં હાસ્ય અને રમૂજ જેટલું ચેપી બીજું કંઇ નથીકંઇક એવું જે અત્યંત ઝડપથી ફેલાઇ જાયમને નથી ખબર કે તમે લોકો લાફ્ટર થેરપી વિશે જાણો છો કે નહિ હાસ્યના એવા સત્ર હોય છે તમે ક્યારેક બગીચા માં જોયું હશેઘણાં બધા લોકો સાથે બેસીને ખરેખર મોટેથી હસતા હોય છેઅને કોઇ એક કદાચ બહુ ગંભીર હોય તો તે પણ બીજા લોકોને જોઇને હસવા લાગે છે તેનામાં પણ હાસ્ય જન્મવા લાગે છે તે બહુ જ ચેપી છેતે ફેલાવા લાગે છે અને તેનાથી ઉત્તમ રમૂજ પ્રસરે છેતે રોકી શકાતી નથી થોડા સમય પછી તમે તમારી જાત ને જ રોકી શકતા નથી એવી કેટલીક રમતો પણ છેજેમાં લોકો તમને કહે કે જો તમે આ વ્યક્તિને હસાવી શકો તો તમે આ જીતી જશોઅને એ લોકો સખત મહેનત કરે છેએક તબક્કે તેઓ પણ હસવાનું રોકી શકતા નથી તો આ વિધાયક અભિગમથી વિચાર થીએક રસપ્રદ ઓનલાઇન સંદર્ભ થી હું મારા વક્તવ્ય ને પૂર્ણ કરું એક humorproject com સાઇટ પર બહુ રસિક પ્રસંગોજોવા મળે છેતમે પણ જોડાઇ શકો તમે તમારા રસપ્રદ કિસ્સાઓ વહેંચી શકોતેમના કેટલાક સત્ર ને આપણે ખરીદી શકીએ અને પછી તમને હાસ્ય ને લગતું પુષ્કળ સાહિત્ય મળશેપણ આ પ્રોજેક્ટ નો હેતુ હાસ્ય થકી ખુશી ફેલાવવાનો છે તો તમે જોડાવ અને તમારો હિસ્સો મેળવી લોઅને આપવાની અને વહેંચવાની હકારાત્મકતા પ્રાપ્ત કરો આ વિચાર સાથે હું સમાપન કરું છુંઆ વિડિયો જોવા માટે આભાર હવે પછીના લેસન માં રમૂજનો ઉપયોગ બીજા કયા ક્ષેત્ર માંખાસ કરીને વ્યવસાય અને કામની જગ્યા એ તેની વાત લઇ ને આવીશ ફરી એક વાર આભાર